બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા NPTEL ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં તમારું સ્વાગત છે અમે મોડ્યુલ નંબર 4 માં છીએ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ II ખાસ કરીને અમે પ્લેનના પ્રોજેક્શનને આવરી લઈએ છીએ અને અમે જુદા જુદા ઉદાહરણો વિશે જોઈ રહ્યા છીએ ખાસ કરીને આકારો જેવા કે ત્રિકોણ પંચકોણ વર્તુળમાં વિગેરે જો તેની વર્ટિકલ પ્લેનના સંદર્ભમાં ફરી ગોઠવણી કરવામાં આવે છે તો હોરિઝોન્ટલ પ્લેન પર તેઓ કયા પ્રકારનાં પ્રોજેક્શન કરે છે અહીં ઉદાહરણ 4 તરીકે આપણે એક વર્તુળ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ ઉદાહરણ નો જવાબ આ રીતે થાય છે 50 મીમી વ્યાસનું વર્તુળ તે તેના વ્યાસ AC નાં અંત્ય બિંદુ A પર પડેલો જે હોરિઝોન્ટલ પ્લેનમાં 30 ડિગ્રી ખૂણો ધરાવે છે તેથી એકવાર આપણી પાસે વર્તુળ આવે પછી આપણે જુદા જુદા વ્યાસ બનાવી શકીએ તેમાંનો એક આ AC છે બીજો વ્યાસ આપણે તેને BD કહી શકીએ છીએ આ AC વ્યાસ હોરિઝોન્ટલ પ્લેન સાથે 30 ડિગ્રી એન્ગલ બનાવે છે તેથી સૌ પ્રથમ આપણે એક વર્તુળ દોરવું પડશે તે હોરિઝોન્ટલ પ્લેન પર પડેલ રહેશે પછી તે એક વ્યાસ જે તે 30 ડિગ્રી બનાવે છે જેથી આપણે તે વર્ટિકલ પ્લેનમાં જોવાની સ્થિતિમાં હોઈશું એકવાર તે થઈ જાય પછી ઉપરના દેખાવ એ થાય કે 45 ડિગ્રી પછી આપણે જે સ્થિત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ તે વર્ટિકલ પ્લેનમાં 45 ડિગ્રી ખૂણો ધરાવે છે એનો અર્થ એ કે ફરીથી આપણે તે પ્લેનને વર્ટિકલ પ્લેન સાથે 45 નો ખૂણો બંને તેમ ફેરવીશું તેથી પ્રથમ તેને 45 ડિગ્રીથી વિરુદ્ધ રીતે શરૂઆત કરો 30 ડિગ્રી ફેરવી નાખો અને અંતે આ મૂળ આકૃતિ મેળવો તો ચાલો આપણે વર્તુળ દોરવાનું શરૂ કરીએ તેથી અહીં એક વર્તુળ જ્યાં ac એ એક વ્યાસ છે અને bd એ અન્ય વ્યાસ છે અમે આ ac ને હોરિઝોન્ટલ પ્લેન પર રાખવા માંગીએ છીએ આ જ કારણ છે કે આપણે આ રીતે આ ac બનાવ્યું છે આ ઉપરનો દેખાવ છે સંપૂર્ણ વર્તુળ અહીં દેખાય છે હવે સામેના દેખાવમાં જો તમે આ તરફ થી જોશો તો ફક્ત આ ac ભાગ જ આપણે જોઈ શકીએ છીએ bd ક્યાં મેપ થયેલ છે તે મળી શકે તો તે બિંદુઓ a c અને બાકીના b અને d છે હવે આપણે આ ac ને હોરિઝોન્ટલ પ્લેન સાથે 30 ડિગ્રી જેવા ચોક્કસ કોણ બનાવવાનું પસંદ કરીએ છીએ 30 ડિગ્રી હોરિઝોન્ટલ પ્લેન તરફ વળેલું છે કે આપણે તે કેવી રીતે જોશું આ a અને c સિવાય કે આપણે આને ધ્યાનમાં રાખીને ઉપાડીશું કે જમીન પર એક બિંદુ છે તે હજી પણ હોરિઝોન્ટલ પ્લેન પર છે આ c બિંદુને વર્ટિકલ દિશામાં ઉપર તરફ લઈ જવુ છે જો આપણે તેને વર્ટિકલ પ્લેનમાં વિઝ્યુઅલાઈઝ કરીશું તેથી આ અહીં વર્ટિકલ પ્લેન છે a બિંદુ જમીનના સ્તરે સમાન રહે છે c પોઇન્ટ c થઈ જાય છે હવે તે વ્યાસ જોડો સંપૂર્ણ વ્યાસ આપણે હવે જોશું તેથી a થી c આપણે તેને ફરીથી સ્કેલ કરીશું BD પોઇન્ટ મિડપોઇન્ટ્સ પર છે અને આ મિડપોઇન્ટ્સ આપણે તેને સ્થિત કરીશું અને આ ac 30 ડિગ્રી ખૂણો બનાવે છે એકવાર તે જાણી શકાય છે હવે આપણે 45 ડિગ્રી એંગલ બનાવવું પડશે કે આપણે તેને કેવી રીતે બનાવીશું આ રેખાઓનો પ્રોજેક્શન્સ મૂકવામાં આવશે સૌ પ્રથમ બધી રીતે a c b અને d સુધીનો માર્ગ નિચે તરફ જશે હવે જો તે a ને a1 મેપ કરેલું હોય d ને d 1 c થી c 1 b થી b1 તેથી જ્યારે આપણે આને 30 ડિગ્રી ઉપાડીએ ત્યારે સંપૂર્ણ વર્તુળ લંબગોળ જેવું લાગે છે તે અહીં લંબગોળ જેવું લાગે છે ચાલો એક ઉદાહરણ લઈએ જોકે તે શીટ પર વર્તુળ સિલિન્ડર નથી આ વર્તુળ જો હું તેને 30 ડિગ્રી ઉપાડીને ફેરવી રહ્યો છું તો આ વર્તુળ નો આગળનો ભાગ કંઈક લંબગોળ જેવો લાગે છે તેથી આ તે લંબગોળ છે જે આપણે સ્થિત કરી રહ્યા છીએ કે લંબગોળ આ શીટ પર છે તેથી અહીં આવેલો છે એકવાર તે થઈ ગયા પછી આ પ્લેનને 45 ડિગ્રી જેટલું ફેરવવું પડશે અને આમ VP તરફ વળવું પડશે તેથી એકવાર આપણી પાસે આ પ્રકારનું લંબગોળ થઈ જાય પછી આપણે શું કરવા માટે જઈશું તે લંબગોળ સંપૂર્ણ રીતે આપણે તેને તે દિશામાં ફેરવવા જઈશું તેથી તે વર્ટિકલ પ્લેનમાં ઉપરનાં દેખાવમાં આપણે તે રોટેશન જોઈ શકીએ છીએ ઉદાહરણ તરીકે a બિંદુ 45 ડિગ્રી જેટલું ફેરવીએ છીએ તેથી આ તે પ્લેન દ્વારા 45 ડિગ્રી સુધી જાય છે આપણે કયા પ્લેન વિશે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણ કે આપણે તેને ઉપરના દેખાવમાં જોઈ રહ્યા છીએ ઉપરના દેખાવમાં જો આપણે કેટલાક ખૂણાનું અવલોકન કરીએ છીએ તેનો અર્થ એ કે આ વ્યાસ વર્ટિકલ પ્લેન સાથે 45 ડિગ્રી કોણ બનાવતો હોવો આવશ્યક છે જ્યારે તેના ઉપરના દેખાવમા તેથી આ ઉપરનું વ્યુ છે જેણે વર્ટિકલ પ્લેનમાં 45 ડિગ્રી ખૂણો બનાવવો પડશે તેથી આ સમગ્ર ac લાઇન 45 ડિગ્રી બનાવવાની છે તેથી આપણે તેને આ રીતે ફેરવીએ છીએ કે આપણને આ 45 ડિગ્રી લાઇન મળશે તેને અનુરૂપ b 1 પોઇન્ટ d 1 પોઇન્ટ પણ મેપ કરેલા છે તે પછી આપણી પાસે આ પ્રોજેક્શનો રહેલા છે એકવાર આપણી પાસે આ a 1 b 1 c 1 d 1 પછી આપણે કેવી રીતે ફેરવી શકીએ છીએ તે આ ac લાઇન છે કે અહીંથી આપણે તેને 45 ડિગ્રી બનાવીશું પછી પ્રોજેક્શનો હંમેશા આપણને આ a b 1 c અને d આપે છે તેના દ્વારા આપણે ફ્રીહેન્ડ સ્કેચ દોરવાનું છે જે લંબગોળ બનાવે છે ચાલો હવે એક નવું ઉદાહરણ જોઈએ અહીં 30 મીમી બાજુ વાળો એક નિયમિત પંચકોણ છે જેની એક બાજુ 45 ડિગ્રી XY અક્ષ પર વળેલી છે આ આકૃતિ કોઈક પ્લેનનો ઉપરનો દેખાવ છે જેનો આગળનો દેખાવ XY તરફ 45 ડિગ્રી નો ખૂણો ધરાવે છે જો તે શરત છે તો તેનો સાચો આકાર નક્કી કરો તેથી આપણે અહીં સાચા આકાર વિશે કંઈપણ જાણતા નથી પરંતુ ફક્ત આપણે કેટલાક ઓબ્જેક્ટનો આગળનો દેખાવ અને ઉપરનો દેખાવ જાણીએ છીએ જો આપણે જાણીએ છીએ કે ઉપરનો દેખાવ આગળનો દેખાવ હોય તો ત્યાં કોઈ રીત છે કે આપણે તે નક્કી કરી શકીએ કે તેનો સાચો આકાર શું હોઈ શકે છે તેથી આવા ઉદાહરણો હલ કરવા માટે આપણે ઓક્ષીલરી પ્લેન મેથડ નામની કોઈ રીત વિશે શીખીશું જે આમાંના મોટાભાગના મુદ્દાઓને સરળ બનાવે છે તેથી આ ઓક્ષીલરી પ્લેન ની વસ્તુમાં આપણે હંમેશાં આગળનો દેખાવ અને ઉપરનો દેખાવ જાણતા હોઈએ છીએ આપણે જે જાણતા નથી તે સાચો આકાર છે આગળના દેખાવમાં તે કદાચ નિયમિત પંચકોણ જેવું લાગે છે પરંતુ સાચો આકાર એક અલગ વસ્તુ હોઈ શકે છે આપણે ખબર નથી કે તે સાચો પંચકોણ છે કે નહીં જો તે કિસ્સો છે ચાલો પહેલા નવો ખ્યાલ વિશે શીખીએ જેનું નામ ઓક્ષીલરી પ્લેન છે તેથી ઓક્ષીલરી પ્લેન મેથડ તે એક ખૂબ જ શક્તિશાળી પદ્ધતિ છે જેના માટે આપણે આગળના દેખાવ અને ઉપરના દેખાવ ની માહિતી જોઇએ આ જાણીતા છે શું મેળવવા નું છે સાચો આકાર તેથી જો આપણે ભલામણ રૂપે થોડા પગલાંને અનુસરીએ છીએ તો આપણને આ સાચો આકાર મળશે સૌ પ્રથમ ફ્રન્ટ વ્યૂ અને ટોપના વ્યૂ જે પણ આપવામાં આવે છે તે દોરો આપેલ માહિતી પ્રમાણે ફ્રન્ટ વ્યૂ અને ટોપના વ્યૂ દોરો તે પછી બધી લાઇનો વચ્ચે આપણે શું જુદા દેખાવ અને ઉપરના દેખાવમાં જોઈ શકીએ છીએ આપણે એક a પસંદ કરવું પડશે એક લીટી પસંદ કરો જે સાચી લંબાઈ બતાવે ઉદાહરણ તરીકે 30 mm ની બાજુ ને સાચી લંબાઈ માનવામાં આવે છે જો તે વસ્તુ છે તો પછી આપણે આવા પ્રકારની લાઈન પસંદ કરવી પડશે જ્યારે આપણે તે કરી રહ્યા છીએ કારણ કે તે સાચો આકાર છે તેનો બીજો દેખાવ XY અક્ષ સાથે સમાંતર હોવું આવશ્યક છે જ્યારે પણ આપણી પાસે આ સાચો આકાર હોય છે ત્યારે સાચી લંબાઈ અન્ય દેખાવો હંમેશાં XY પ્લેનની સમાંતર હોય છે તે પછી આપણે આ નવી લાઇન સાચી લંબાઈ માટે નવી X1 Y1 અક્ષ અથવા સાચી લાઈન ને કાટખૂણે એક નવી પ્લેન બનાવીશું તો સૌ પ્રથમ આ ફ્રન્ટ વ્યૂ ટોપનો વ્યુ દોરવું પડશે તે પછી તે બધી લાઇનો વચ્ચે એક લાઇન પસંદ કરો જે સાચી લંબાઈ દર્શાવે છે તેનો અર્થ એ કે અન્ય દેખાવો એ XY પ્લેનની સમાંતર હોવાનું માનવામાં આવે છે એકવાર તે થઈ જાય પછી સાચી લાઇન અથવા સાચી લંબાઈ પર કાટખૂણે એક વધુ X 1 I 1 લાઈન અથવા પ્લેન દોરો હવે આ તમામ લાઇનોને આ નવા પ્લેનમાં પ્રોજેક્ટ કરો જેને આપણે ઓક્ષીલરી પ્લેન X 1 Y 1 પ્લેન કહીએ છીએ હવેફરીથી X2 Y2 તેને સમાંતર મા દોરો આ બધી લાઈનને X1 Y1 ની તરફ દોરીએ જે આપણને એક લાઈન વ્યૂ મળશે અને હવે આ લાઈન વ્યૂની સમાંતર બીજું XY X2 Y2 પ્લેન દોરો અને જે કંઇ પણ પ્રોજેક્ટ કરો નવો દેખાવ આપણને મળશે હવે આ નવા દેખાવમાં જે આપણને મળ્યું તે સાચો આકાર બની જાય છે ચાલો એક ઉદાહરણ લઈએ આ પગલાંઓ જુઓ ઉદાહરણ તરીકે આ સ્લાઇડ પર 30 mm બાજુઓનું એક નિયમિત પંચકોણ દોરો જેની એક બાજુ 45 ડિગ્રી XY અક્ષ પર વળેલું છે જો તે કિસ્સો છે તો સૌ પ્રથમ આપણે પંચકોણ દોરવું એ નિયમિત પંચકોણ 30 મીમી બાજુ નું છે તેથી 30 mm ની બાજુએ આપેલા આ દેખાવમાં થી આપણે એક પંચકોણ દોરીએ છીએ આપણે તેને એ રીતે દોરિશુ જેથી કરીને તેની કોઈ એક બાજુ 30 ડિગ્રી કોણ બનાવશે 30 ડિગ્રીનો આ કોણ અહીં એક સહજ ભૂલ છે તે 30 ડિગ્રી જેટલું માનવામાં આવે છે તેથી ત્યાં 30 mm બાજુ વાળું એક નિયમિત પંચકોણ છે જેની એક બાજુ X અક્ષ XY અક્ષ પર 30 ડિગ્રી ખૂણો ધરાવતી હોય છે તેથી અમારી પાસે XY અક્ષ સાથે 30 ડિગ્રી ખૂણો ધરાવે છે તેથી સૌ પ્રથમ આપણે નિયમિત પંચકોણ બનાવીએ છીએ જેમાં a b c અને d પોઇન્ટ હોય છે કેટલાક આકાર માટે આ ઉપરનો દેખાવ છે અમને ખબર નથી તેનો સાચો આકાર શું છે પરંતુ જ્યારે આપણે ઉપરના વ્યૂ લેવલ પર નજર કરી રહ્યા હોય ત્યારે તે આપણને 30 mm સાઇડનું નિયમિત પંચકોણ જોવામાં આવે છે અને બાજુઓમાંથી કોઈ એક XY ની સાથે 30 ડિગ્રી એન્ગલ બનાવી રહ્યું છે હવે જો આપણે આ આકૃતિ શોધી રહ્યા છીએ કે જેમાં આગળનો દેખાવ જોતા તે એક લાઈન જોવામાં આવી શકે છે તેથી આ લાઇન છે તેથી આપણે જે રીતે કરીએ છીએ તે પ્રોજેક્શન છે જો આપણે તેને દોરી રહ્યા છીએ તો તે એક લાઈન બનાવી અને તે XY સાથે 45 ડિગ્રી એંગલ બનાવે છે તેથી અમારા પગલાઓના આધારે આપણે અનુભવી શકીએ છીએ કે આ લાઇન આપણે કોઈ ઓક્ષીલરી પ્લેન અને દેખાવો દોરવા માટે ઉપયોગ લેવી પડશે કારણ કે આપણે મેળવી શકીએ તે જ સાચી લાઇન છે આ લાઈન પર a b e c અને d આ બિંદુઓને ચિહ્નિત કરો તેથી તે વસ્તુ છે હવે આપણે આ સાચી લીટીની સમાંતર X 1 Y 1 દોરવી પડશે તો સાચી લીટીની સમાંતર આપણે આ X 1 Y 1 અક્ષો દોરીએ છીએ કારણ કે આપણે હવે આ સાચી લાઈન જાણીએ છીએ આ બધી લાઈનોને તે રીતે પ્રોજેક્ટ કરીએ કે આપણે આ લાઈનોને પ્રોજેક્ટ કરીએ છીએ કારણ કે તે એક સાચી લાઇન છે X axis XY અક્ષને ધ્યાનમાં રાખીને બિંદુ a જે લંબાઈ હોય તે ગમે તે હોય આપણે તેને આ ઓક્ષીલરી પ્લેન પરના દેખાવમાં સ્થાનાંતરિત કરીશું તેથી a થી X અક્ષ જે પણ અંતર હોય X 1 અક્ષથી સમાન અંતર આ અંતર અને આ અંતર સમાન છે આ રીતે આપણે આ લંબાઈને સ્થાનાંતરિત કરીએ છીએ જ્યારે આપણે તે કરી રહ્યા છીએ ત્યારે આ લાઇનો મળે છે હવે X 1 પોઇન્ટથી oa પોઇન્ટ સુધી XY અક્ષ ના સંદર્ભમાં a 1 પોઇન્ટ તરફની બધી રીત એક જ અને એક સમાન બને છે XY અક્ષથી આ અંતરને b સુધી કરવાની બધી રીતમાંથી એક જ છે આ સ્થાનથી આપણે તે સ્થાને સ્થાનાંતરિત કરીશું ચાલો આપણે કેટલાક અન્ય રંગનો ઉપયોગ કરીએ લાલ રંગ લો તેથી XY અક્ષોની આ લંબાઈ તે લાઈન હોઈ આપણે તેને X 1 અક્ષથી અહીં b 1 સુધી પ્રોજેક્ટ કરીશું તેથી આપણે પહેલાથી જ b 1 થી પ્રોજેક્શન લગાવ્યું છે આપણે તે લંબાઈનો ઉપયોગ b 1 ને સમાન a 1 ને ઓળખવા માટે કરીશું X અક્ષથી e પોઇન્ટ ની સમાન લંબાઈ સુધીની લંબાઈ અમે તેને e માં સ્થિત કરવા માટે સ્થાનાંતરિત કરીશું એ જ રીતે ત્યાંથી d તરફ આપણે d 1 શોધીશું એ જ રીતે XY પ્લેનમાંથી પોઇન્ટ c અમે તેને તે ઓક્ષીલરી પ્લેનથી બધી રીતે ઉપર તરફ સ્થાનાંતરિત કરીશું એકવાર આપણી પાસે આ બિંદુઓ a b 1 c 1 d 1 અને e 1 થઈ જાય પછી આપણે તે પદાર્થનો સાચો આકાર અથવા મૂળ આકાર મેળવવા માટે તેને જોડી દેશું તેથી આપણી ઓક્ષીલરી પ્લેન મેથડ જ્યારે આપણે આ કિસ્સામાં આગળના દેખાવો અને ઉપરના દેખાવો જાણતા હોઈએ છીએ ત્યારે ફ્રન્ટ વ્યૂ આપણને સાચી લાઇન સાથે એક રેખા આપે છે અને ટોપ વ્યુ આ દેખાવ લીધા પછીનો છે તેમાંથી આપણે નિયમિત આકારનો પંચકોણ મેળવીએ છીએ એકવાર આ બાબતો જાણીતી થઈ જાય તે પછીની સાચી લાઇનને સમાંતર આપણે ઓક્ષીલરી પ્લેન X1 Y1 આ બધા બિંદુઓ a b e અને ફ્રન્ટ વ્યુ મા રહેલી બધી માહિતી ને આપણે પ્રોજેક્ટ કરીશું મૂળ X અક્ષથી XY અક્ષ જે અંતર આપણે ઉપરનાં દેખાવમાં જોઈ રહ્યા છીએ તે અંતર સાચા આકાર દોરવા માટે અમે તેને ઓક્ષીલરી પ્લેન પરથી અવલોકન કરીએ છીએ ઓક્ષીલરી પ્લેન મેથડ નો ઉપયોગ કરીને આપણે આ માટે આ સાચા આકારો બનાવીએ છીએ તેથી આગળનાં વર્ગમાં આપણે આ સાચા આકારો અને ઓક્ષીલરી પ્લેન વિશે વધુ શીખીશું અને પછી સોલીડ પદાર્થોના પ્રોજેક્શનથી પ્રારંભ કરીશું તમારો ખુબ ખુબ આભાર